કોષ કલ્ચરની વ્યાખ્યાન શ્રેણીમાં ફરી સ્વાગત છે તેથી અમે આઠમા અઠવાડિયાના પાંચમા વ્યાખ્યાન વ્યાખ્યાન 5 સપ્તાહ 8 માં છીએ તેથી W 8 L 5 તેથી અગાઉના વર્ગમાં આપણે 4 વર્ગો વિશે વાત કરી આપણે માઇક્રો ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ્સનો ઉપયોગ કરીને સ્નાયુ દ્વારા ઉત્પન્ન બળનું મૂલ્યાંકન કેવી રીતે કરવું ઇન વિટ્રો સેટઅપમાં ન્યુરોમસ્ક્યુલર જંકશન કેવી રીતે બનાવવું તે વિશે વાત કરી હવે આપણે એક અન્ય રસપ્રદ પડકાર વિશે વાત કરીશું જેનો મોટાભાગના ઉત્તેજક કોષો દ્વારા સામનો કરવામાં આવે છે અને મને ખાતરી છે કે આ લોકો એવા લોકો દ્વારા સામનો કરે છે જે ઇન્સ્યુલિન સ્ત્રાવ કોષો પર કામ કરે છે અને અન્ય તમામ પ્રકારના કોષો વિદ્યુત ઉત્તેજના પેદા કરે છે જ્યારે આપણે તેને દૂર કરીએ છીએ કોષ અથવા આપણે નર્વસ સિસ્ટમમાંથી એક ચેતાકોષને દૂર કરીએ છીએ જેને આપણે ગ્લિઅલ કોષો અને અન્ય સહાયક કોષો વિના કલ્ચર ડીશમાં વિભાજીત કરીએ છીએ અને શું થાય છે કે આમાંના મોટાભાગના કોષો જે આપણે કલ્ચર ડીશ પર મૂકીએ છીએ ઉદાહરણ તરીકે તમે આ હિપ્પોકેમ્પલ ચેતાકોષો બહાર કાઢો છો તેથી હિપ્પોકેમ્પલમાંથી તમે ચેતાકોષો બહાર કાઢો છો તેથી તમારી પાસે જે છે તે સરસ પિરામિડલ ચેતાકોષો છે જે કલ્ચર ડીશ પર ઉગે છે હવે આવા કલ્ચર સાથે સમસ્યા એ છે કે આ ચેતાકોષોનું શૂટિંગ એક્શન પોટેન્શિયલ થાય છે અથવા નહીં જો તેઓ એક્શન પોટેન્શિયલ શૂટ ન કરી રહ્યા હોય તો તેઓ ખરેખર કોઈ કામના નથી કારણ કે એક ન્યુરોન જે ઇલેક્ટ્રિકલી એક્ટિવ નથી તે ખરેખર જે રીતે જોઈએ તે રીતે અલગ નથી કારણ કે ઇલેક્ટ્રિકલી એક્ટિવ ન્યુરોન એટલે કે તેમાં જરૂરી અભિવ્યક્તિ હોવી જોઈએ સોડિયમની ચેનલો પોટેશિયમ ચેનલો સોડિયમ પોટેશિયમ ATP ASE પંપ અને સોડિયમ ચેનલમાં તેમાં મુખ્યત્વે કેન્દ્રમાં આપણી સિસ્ટમમાં અભિવ્યક્તિ હોવી જોઈએ ઝડપી સક્રિય કરતી સોડિયમ ચેનલો અને તેમાંની કેટલીક ધીમી સક્રિયકરણ છે જે પેસમેકર કોષોમાં છે અને તેવી જ રીતે સોડિયમ ચેનલો આ ફક્ત કાર્ડિયાક સિસ્ટમના પેસમેકર કોષો પર છે તેથી આ બધી વસ્તુઓ બીજા શબ્દોમાં તમારા તફાવત હેઠળ આવે છે તમે તેને કલ્ચરમાં ન્યુરોન્સના વિદ્યુત તફાવત અથવા અન્ય કોઈપણ ઉત્તેજક કોષને કલ્ચર ડીશમાં ઉત્તેજક કોષોના વિદ્યુત તફાવત તરીકે કહી શકો છો તેથી આ ટુકડામાં હું 3 પરિસ્થિતિઓ લઈશ આ કેવી રીતે પ્રાપ્ત થાય છે તમે ભૃણ દિવસ 18 ઉંદરોથી શુદ્ધ હિપ્પોકેમ્પલ ન્યુરોન ઉગાડી રહ્યા છો તે એક વસ્તુ છે ઘણા લોકો શું કરે છે કે તેઓ કોષો પ્લેટિંગ કરતી વખતે તેઓ લગભગ 25 માઇક્રોમોલર અથવા ખૂબ ઓછી 20 માઇક્રો મોલરની માઇક્રોમોલર ઓછી રકમ ઉમેરે છે અથવા કદાચ ગ્લુટામેટના 10 માઇક્રો મોલાર ગ્લુટામેટ એક ઉત્તેજક ન્યુરોટ્રાન્સમીટર છે અને મોટાભાગની નર્વસ સિસ્ટમ અથવા હિપ્પોકેમ્પલ ચેતાકોષો છે તેથી જો તમે હિપ્પોકેમ્પલ ચેતાકોષનું વર્ગીકરણ કરો છો તો તે 2 પ્રકારો હેઠળ આવે છે કાં તો તે ગ્લુટામેટરજિક હશે અથવા તે GABAરજિક અથવા નાની વસ્તી હશે જે કોલીનર્જિક છે ખાસ કરીને આ E 18 નું સમીકરણ છે અથવા માફ કરશો F 18 એ તેને ભૃણ કહેવું જોઈએ તે ભૃણ અવસ્થા છે તેથી હવે ગ્લુટામેટર્જિક ન્યુરોન્સ તે છે જે ગ્લુટામેટને ન્યુરોટ્રાન્સમીટર GABAરજિક તરીકે સ્ત્રાવ કરે છે કારણ કે જે GABAનો સ્ત્રાવ કરે છે તે ન્યુરોટ્રાન્સમીટર કોલીનેર્જિક છે જે એસિટાઇલકોલાઇનને સ્ત્રાવ કરે છે તે ચેતાપ્રેષક છે તેથી F 18 કલ્ચર પર પ્લેટિંગ સમયે કોઈ વ્યક્તિ 20 થી 25 માઇક્રોમોલર ગ્લુટામેટ ઉમેરે છે તેનું કારણ એ છે કે આ ગ્લુટામેટ આમાંની કેટલીક ચેનલોના અભિવ્યક્તિમાં અથવા અલગ કરવામાં મદદ કરે છે અને આગળ લાવે છે અને x તેમની સપાટી પર ગ્લુટામેટ રીસેપ્ટર સાથે જોડાઈને ઉત્તેજના લાવે છે તેથી આ એક તકનીક છે જેના દ્વારા અને આ તે જ તકનીક છે જે E 14 મોટર ન્યુરોન્સ માટે અનુસરવામાં આવે છે જે ખૂબ જ સમાન તકનીક છે જે E 14 મોટર ન્યુરોન માટે અનુસરવામાં આવી રહી છે જેથી તેમને ઇલેક્ટ્રિકલી ઉત્તેજક બનાવી શકાય તેથી તમારે ગ્લુટામેટ સાથે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ કારણ કે થોડું વધારે ગ્લુટામેટ પ્રકૃતિમાં તેમના કોષોમાં ઝેર તરફ દોરી શકે છે હવે આપણે આશ્ચર્ય પામી શકીએ આપણા શરીરમાં કેવી રીતે ઝેરીપણું ચોક્કસપણે થતું નથી તે એવા લોકોમાં થાય છે જે વાઈ જેવા હાયપર એક્સાઇટેબલ ડિસઓર્ડરથી પીડાય છે કારણ કે સિસ્ટમમાં આપણા ચેતાકોષો આસપાસ અને આસપાસ ગ્લિઅલ કોશિકાઓથી ઘેરાયેલા છે અને આ ગ્લિઅલ કોષો આ પ્રચંડ ક્ષમતા ધરાવે છે અને તેઓ સંખ્યામાં ખૂબ મોટી છે તેથી આ ગ્લિઅલ કોષો તે ઉત્તેજક ચેતાપ્રેષકોને ખૂબ ઝડપથી સિસ્ટમમાંથી ખેંચી લે છે તેથી બીજા શબ્દોમાં તે ગ્લિઅલ સેલ સ્પોન્જ તરીકે કામ કરે છે તેથી અહીં તમારી પાસે ગ્લિઅલ કોષો છે અહીં તમારી પાસે ચેતાકોષો છે તેથી હવે જો તમે ખૂબ જ શુદ્ધ કલ્ચર કરવા માંગો છો કે જે તમે કોઈપણ ગ્લિઅલ કોશિકાઓ બનાવવા માંગતા નથી તો ત્યાં શીખવાની ખૂબ કાળજી રાખવી પડશે કે તમે કોષોને નુકસાન પહોંચાડવા માટે પૂરતા પ્રમાણમાં ગ્લુટામેટ ઉમેરી રહ્યા નથી અને તેમ છતાં તમે ઉમેરી રહ્યા નથી તેથી કોષો સક્રિય થતા નથી તેટલું ઓછું તેથી આ એક દાખલો છે જેની હું ચર્ચા કરવા માંગતો હતો આગળનો દાખલો આ છે જ્યાં હું તમને કેટલાક કાગળો આપું છું તમે જોશો કે કલ્ચરની ડીશમાં ગ્લિઅલ કોષોનો ઉમેરો કોષોની વિદ્યુત ઉત્તેજનામાં વધારો કરે છે ફરી એક ખૂબ જ રસપ્રદ અભ્યાસ જ્યાં માઇક્રો ઇલેક્ટ્રોડ એરે પર આ કોષો ઉગાડવામાં આવ્યા હતા અને ચેતાકોષો ટોચ પર તમે ગ્લિઅલ કોષો ઉમેરો છો અથવા તમારી પાસે ગ્લિઅલ કોષો છે કે જેના પર તમે ચેતાકોષીય હિપ્પોકેમ્પલ ચેતાકોષો ઉમેરો છો અને પછી તમે જુઓ છો કે તેની અસર કેવી રીતે થાય છે તે નોંધવું ખૂબ જ રસપ્રદ છે ગ્લિઅલ સેલનો ઉમેરો વિવિધ પ્રકારની આયન ચેનલોના અભિવ્યક્તિમાં મદદ કરે છે જે ચેતાકોષોમાં હાજર છે અને અન્ય વસ્તુઓની શ્રેણી એની સાથે સંકળાયેલ છે તેથી પ્રથમ દાખલો એ છે કે મેં તમને ગ્લુટામેટ ઉમેરવા વિશે કહ્યું આ એક રીત છે જે તમે કરી શકો છો બીજી રીત ગ્લિઅલ કોષોનો ઉમેરો છે ગ્લિઅલ કોષોનો ઉમેરો સમસ્યાઓનો એક અલગ સમૂહ લાવે છે સમસ્યાઓનો અલગ સમૂહ આ છે ગ્લિઅલ કોશિકાઓ છે મેં તમને અગાઉ કહ્યું હતું કે આ વિભાજીત કોષો છે તેથી હવે તમારે તેમને ઉમેરવા પડશે અને બીજું તમારે એક માધ્યમ વિકસાવવું પડશે જે આ ગ્લિઅલ કોશિકાઓના પ્રસારને વધારે અટકાવશે અને અલબત્ત આપણે ચેતાકોષોને વધારે પ્રભાવિત કરીશું નહીં તેથી તમે જે માધ્યમનો વિકાસ કરી રહ્યા છો તેની દ્રષ્ટિએ તમારે સંતુલિત કાર્ય કરવું પડશે જે આવશ્યકપણે ખાતરી કરશે કે તમારો ગ્લિઅલ કોશિકાઓ જતી નથી તેથી તે ચેતાકોષો વચ્ચેના જોડાણને અસર કરે છે અને તેનો વપરાશ કરે છે તેથી ન્યુરોન પોષક તત્વોથી વંચિત રહે તેટલા પોષક તત્વો બીજું તમારે ખાતરી કરવી પડશે કે ચેતાકોષ સંપૂર્ણપણે વૃદ્ધિ પામે છે અને ગ્લિઅલના સ્તર પર જોડાણ બનાવી શકે છે તેથી આ કેટલીક ખૂબ જ રસપ્રદ સમસ્યાઓ છે જે લોકો છેલ્લા લગભગ વીસ વર્ષથી વધુ અથવા છેલ્લા અઢી દાયકાઓથી સંબોધી રહ્યા છે કે આ પ્રકારના ઈન વિટ્રો સેટઅપનો વિકાસ કેવી રીતે કરવો જેનો ઉપયોગ કેટલાક આશ્ચર્યજનક પ્રયોગો માટે કરી શકાય છે આજની લાઇનમાં વાર્તા વધુ જટિલ બને છે જ્યારે આપણે પુખ્ત ન્યુરોનલ કલ્ચર વિશે વાત કરીએ ત્યારે પુખ્ત ન્યુરોનલ કલ્ચરમાં મુખ્ય પડકારો પૈકી એક ખાસ કરીને તે હિપ્પોકેમ્પલ છે કે પછી કરોડરજ્જુ છે તે આ ચેતાકોષો કેવી રીતે ઇલેક્ટ્રિકલી સક્રિય બને છે કારણ કે તમારે ઘડિયાળનો ખ્યાલ રાખવો પડશે જેના કારણે આ કોષો આ બધી આયન ચેનલો વિકસાવે છે આ વિકાસના ખૂબ જ પ્રારંભિક તબક્કે થયું જ્યારે આપણે માતાના ગર્ભમાં વૃદ્ધિ કરી રહ્યા છીએ ત્યારે મોટાભાગના ચેતાકોષો અપંગતા પ્રાપ્ત કરે છે અને આપણે જાણીએ છીએ કે શરીરમાં ચેતાકોષો ઓછામાં ઓછા એક કલ્ચર ડીશમાં વિભાજીત ન કરો જે તેઓ વિભાજીત કરે છે પરંતુ શરીરમાં અત્યાર સુધી આપણે ખૂબ ખાતરી નથી જ્યારે વિરોધાભાસી પુરાવા છે પરંતુ હિપ્પોકેમ્પલ ચેતાકોષો મોટા અથવા મોટર ન્યુરોન્સ તેઓ વિભાજિત કરતા નથી તેથી એકવાર આ રચાયા પછી આ રચાય છે તમે જાણો છો કે હવે માત્ર ફેરબદલી છે ઉદાહરણ તરીકે તમે એક પુખ્ત ચેતાકોષ લો છો જે તમે ડીશમાં મેળવો છો તે આના જેવું કંઈક છે અને આ ફરીથી પ્રક્રિયા મોકલે છે જે પુખ્ત ચેતાકોષ છે જે તેની અત્યંત પડકારજનક પ્રકારની કલ્ચર છે પરંતુ તે કરે છે તેથી તેઓ પ્રક્રિયાઓ મોકલે છે અને તેઓ જોડાણ અને દરેક વસ્તુ પર રચાય છે પરંતુ હવે તે કરતી વખતે તે સમજવું પડશે કે તે સમયને અનુસરવાનું છે જે તે વિકાસની શરૂઆતમાં તેણે જે અનુભવ્યું છે તે કરવા માટે તેથી તમારે એક મેનૂ બનાવવું પડશે જ્યાં તમે આ પ્રાપ્ત કરી શકો અને આ કંઈક નજીવી સમસ્યા નથી આ એક સમસ્યા છે જે ઓછામાં ઓછી મને ઈન વિટ્રો સિસ્ટમોમાંથી એકમાં ફસાવી દે છે જે આપણે વિકસાવી રહ્યા હતા જ્યાં આપણે પુખ્ત કરોડરજ્જુ કલ્ચર ધરાવવા માગીએ છીએ જે ઇલેક્ટ્રિકલી સક્રિય છે તેનો અર્થ એ છે કે કોષો વિદ્યુત પ્રવૃત્તિ દર્શાવે છે તેને ઓછામાં ઓછી એક રીત કેવી રીતે પ્રાપ્ત કરવી તમે આ કાગળમાં જે દસ્તાવેજીકરણ કર્યું છે તે તમારા માટે વાંચવા માટે હશે અમે કલ્ચરને વિકસિત થવા દીધી તેથી આપણે સૌપ્રથમ પુખ્ત કરોડરજ્જુની કલ્ચર પુખ્ત વેન્ટ્રલ હોર્ન સ્થાપિત કરી છે જ્યાં મોટર ચેતાકોષની હયાત મોટર ચેતાકોષની વિશાળ વસ્તી છે અલબત્ત અહીં કેટલાક ગ્લિઅલ કોષો છે અને આંતર ચેતાકોષો છે તેથી અમે આ કોષોને કલ્ચરમાં 2 મહિના સુધી ટકી રહેવા દઈએ છીએ સૌ પ્રથમ આપણે તેને ઓછામાં ઓછા 2 મહિના માટે સ્થિર કરીએ છીએ 60 દિવસ તેઓ વધે છે અને કલ્ચરમાં પહેલા 30 દિવસો પછી કલ્ચર સારી રીતે સ્થિર થઈ જાય છે અમે 2 ન્યુરોટ્રાન્સમીટર ઉમેરીએ છીએ અને આ એકવાર તમે કાગળ દ્વારા જોશો તો તમને ખ્યાલ આવશે કે તે ઘણી અજમાયશ અને ભૂલ પછી અમને પસાર થવું પડ્યું હતું અમે ગ્લુટામેટ વત્તા સેરોટોનિન ઉમેરીએ છીએ આ કેટલાક ન્યુરોટ્રાન્સમીટર છે જે ચેતાતંત્રના વિકાસમાં મદદ કરે છે અને પછી બીજા 5 દિવસ પછી અમે તેમને તમને 5 દિવસ પછી જાણવાની મંજૂરી આપીએ છીએ જે 35 મા દિવસે છે અમે બીજું ન્યુરોટ્રાન્સમીટર ઉમેર્યું જે એસિટાઇલકોલાઇન છે તેથી બીજા શબ્દોમાં આપણે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે એ હતું કે અમે ચેતાકોષોને અસ્થાયી રૂપે અનુકૂલિત કરી રહ્યા હતા કલ્ચર ડીશમાં અસ્થાયી રૂપે અથવા તેઓ તેને ટેમ્પોરલ ન્યુરો ટ્રાન્સમીટર કન્ડિશનિંગ કહી શકે છે તમારા કન્ડીશનીંગ ચેતાકોષને અમુક સમયગાળા દરમિયાન વિદ્યુત પ્રવૃત્તિ પાછી મેળવવા માટે મોટાભાગના કોષો ઇલેક્ટ્રિકલી ક્રિયાશીલ ન હતા તેથી અહીં પાછા આવી રહ્યા છે તેથી પછી તમે તેમને બીજા પંદર દિવસના દિવસ માટે પચાસ સુધી વધવા દીધા આ ક્યાંક ચાલીસથી પચાસ આસપાસ તેમણે તેમની વિદ્યુત પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવાનું શરૂ કર્યું અને તમે જે અવલોકન કર્યું છે તે આ તબક્કે મોટાભાગના ચેતાકોષો બહુવિધ ડબલ સિંગલ એક્શન પોટેન્શિયલ્સનું શૂટિંગ કરી રહ્યા છે તેથી આ એક એવી શોધ હતી જે કલ્ચરના દાખલામાં નવી ઉડાન આપી છે કે આયન ઈન વિટ્રો કલ્ચર પ્રણાલીઓ વાસ્તવિકતાની નજીક કેવી રીતે આવી શકે છે જ્યાં આપણે ભૃણ કોષના પ્રકારથી શું પ્રાપ્ત કરી શકીએ છીએ પરંતુ તે શું પ્રાપ્ત કરી શકે છે ભૃણ કોષ પ્રકાર વય સંબંધિત અવ્યવસ્થા માટે વાસ્તવિક જીવન મોડેલ હોઈ શકે નહીં તેથી વય સંબંધિત સિસ્ટમો માટે તમારે એવી વસ્તુની જરૂર હતી જે વય સંબંધિત મેચિંગ સિસ્ટમ્સ છે તેથી જ્યારે તમે પુખ્ત કોશિકાઓ પુખ્ત ચેતાકોષો પુખ્ત ઉત્તેજક કોષો વધતા હોવ ત્યારે તમે જે પડકારોનો સામનો કરો છો તે આમાંથી કેટલાક પડકારો છે અને તમારે હંમેશા આ પ્રકારની પરિસ્થિતિઓ સાથે વ્યવહાર કરવા માટે નવીન રીતોનો ઉપયોગ કરવો પડશે જે તમે ખરેખર જાણતા નથી કારણ કે આ મોડેલો અથવા દાખલાઓ છે જેનું પાલન કરવામાં આવ્યું નથી તેથી જ્યારે તમે પ્રથમ છો ત્યારે તે સમજવું વધુ પડકારજનક બને છે કે તમે જાણો છો કે તમારે ખોખાની બહાર વિચારવું પડશે અને આ એક ન્યુરોટ્રાન્સમીટર કન્ડીશનીંગ છે જેને આપણે બોક્સની બહાર વિચારવું પડશે અને કારણ કે સમસ્યા એ છે કે પુખ્ત કોષો જ્યારે તેઓ પુનર્જીવિત થાય છે જ્યારે તમે પેશીઓને અલગ પાડવા માટે સંવર્ધન કરો છો ત્યારે તમે બધી પ્રક્રિયાઓને તોડી રહ્યા છો તે કોષના શરીરમાંથી બહાર આવતું એક એકમ છે અને તમારે તેની બધી પ્રક્રિયાઓ ફરીથી મોકલવી જોઈએ તે તમારે સમજવું જોઈએ કે આ કોષો તે ખૂબ જ નાજુક છે અને તેને ઉગાડવું સહેલું નથી અમને આમાંની કેટલીક તકનીકીઓને પ્રમાણિત કરવામાં કેટલાય વર્ષો લાગ્યા હકીકતમાં લગભગ અડધા દાયકાથી વધુ સમય લાગ્યો તેને 5 થી 7 વર્ષ લાગ્યા તે મેળવવા માટે અમને તૈયાર સિસ્ટમ પણ ધ્યાન આવ્યું તેથી આવી સિસ્ટમોમાં તમે કોઈપણ પ્રકારના ન્યુરોટ્રાન્સમીટરનો બેફામ ઉપયોગ કરી શકતા નથી તેથી સરળતાથી કારણ કે તેઓ ખૂબ નાજુક છે તેઓ છે તેઓ ઉત્તેજિત વધુ ઉત્તેજિત કરી શકે છે અથવા તેઓ મેળવી શકે છે તેઓ ખૂબ જ સરળતાથી નુકસાન અથવા ઘાયલ થઈ શકે છે તેથી જ આપણે આ દાખલાને સારી રીતે ગોઠવી રહ્યા છીએ અમે કહ્યું કે તેમને કેટલાક સમય માટે વધવા દો તમે નોંધપાત્ર સમયગાળો જાણો છો તેથી અમે સિસ્ટમ સાથે ફેરફાર શરૂ કરતા પહેલા અમે તેમને લગભગ 3 4 અઠવાડિયા સુધી વધવા દઈએ છીએ તેથી તમે વધતા જતા ન્યુરોન્સને સમજો છો કે લાંબા સમય સુધી પણ નજીવી બાબતો નથી તે આ બાબતોને બનાવવા માટે ભારે પ્રયત્નો કરે છે પરંતુ ઈન વિટ્રો બાયોલોજી અથવા ઈન વિટ્રો સેલ કલ્ચરમાં સમગ્ર ક્ષેત્ર ધીમી ગતિએ ચાલતું ક્ષેત્ર છે અને ત્યાં ઘણી ઉભરતી તકનીકીઓ છે જે મોટે ભાગે એન્જિનિયરિંગ આધારમાંથી આવી રહ્યા છે જે આવનારા વર્ષોમાં આ સમગ્ર વિસ્તારનો ચહેરો બદલી નાખશે તેથી આ પછી હું શું કરીશ હું તમને વધુ 2 આપીશ તેથી અહીંયા મોટાભાગનો વિષય સમાપ્ત થાય છે હું જે વચન આપું છું તે તમામ કાગળો આપીશ તે અપલોડ કરવામાં આવશે અને તે સિવાય હું તમને માઇક્રો ચેનલ ટેકનોલોજીના 2 વધુ નાના મોડ્યુલો આપીશ જે તમને MEMS બનાવટની અન્ય કેટલીક ઉપયોગિતાને સમજવામાં મદદ કરશે વપરાયેલ અને તે સિવાય તમારી પાસે માઇક્રો ઇલેક્ટ્રોડ એરે પર ત્રાંસા કાગળો હશે અને જો તે કોષ કલ્ચરમાં હોય અને વિદ્યુત ઉત્તેજના પ્રાપ્ત કરે ધીરજથી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર